તેથી ઇજનેરી ગણિત I ના વ્યાખ્યાન માં આપનું સ્વાગત છે અને આજે આપણે બે વેરીએબલ્સના ફંક્શનની લીમીટ ના મૂલ્યાંકન વિશે વાત કરીશું તેથી પાછલા વ્યાખ્યાનમાં આપણે શું જોયું છે કે આ લીમીટ f x y તરીકે x y x0 y0 પર જાય છે જે L ની બરાબર છે તે આ એપ્સીલોન ડેલ્ટા અભિગમનો ઉપયોગ કરીને વ્યાખ્યાયિત કરવામાં આવી હતી જો આપેલ રીઅલ નંબર એપ્સીલોન પોઝિટિવ માટે આપણે એક રીયલ નંબર ડેલ્ટા પોઝિટિવ શોધી શકીએ છીએ જેમ કે f માઈનસ L એ એપ્સીલોન કરતાં ઓછા તેથી અહીં બંને fx y અને માઈનસ તેના મર્યાદિત વેલ્યુ L વચ્ચેનો તફાવત જે આરબીટરી એપ્સીલોન માટે આપેલ નંબર માટે અપ્સીલોન કરતા ઓછુ હોય છે જ્યારે પણ આ x y x0 y0 પોઈન્ટના ડેલ્ટા નેહબરહુડમાં હોય અને અમે જોયું છે કે આપેલ નંબર L એ લીમીટ છે તે ચકાસવામાં આ અભિગમ ઉપયોગી છે પરંતુ અમારે અનુમાન લગાવવું પડશે કે લીમીટ L શું છે તેથી આજના વ્યાખ્યાનમાં આપણે વધુ વ્યવહારુ મુદ્દાઓ શોધીશું કે આ નંબર L કેવી રીતે મેળવવો અને એપ્સીલોન ડેલ્ટા અભિગમનો ઉપયોગ આ આપેલ નંબર L છે તે ચકાસવા માટે કરી શકાય છે તેથી જ્યારે સિંગલ વેરિયેબલના ફંકશન માટેની લીમીટ ની વાત કરી રહ્યા છીએ ત્યારે આ કિસ્સામાં x અક્ષ પર x0 જેવા કોઈ વિશિષ્ટ પોઈન્ટ સુધી પહોંચવા માટે અમારી પાસે બે રસ્તાઓ છે તેથી આપણે જમણી બાજુથી આ પોઈન્ટ સુધી પહોંચી શકીએ છીએ અથવા આપણે સિંગલ વેરીએબલના ફંક્શનના કિસ્સામાં ડાબી બાજુથી આ પોઈન્ટ x0 સુધી જઈ શકીએ છીએ પરંતુ હવે આપણી પાસે બે કે તેથી વધુ વેરીએબલ્સના ફંકશન્સ છે આ કિસ્સામાં માની લો કે આ x અક્ષ y અક્ષ અને z અક્ષ છે તેથી xy પ્લેનમાં અમારી પાસે આ ફંક્શનનું આ ડોમેન છે માની લો કે આપણે અહીં આ પોઇન્ટ P પાસે પહોંચવું છે તો પછી આ પોઇન્ટ સુધી પહોંચવા માટેના ઘણા રસ્તાઓ છે અમે કોઈપણ દિશામાંથી અને આ પોઇન્ટ સુધીના કોઈપણ રસ્તાનો ઉપયોગ કરી શકીએ છીએ આ x y તરીકેની લીમીટ મેળવવા માટે આ ચોક્કસ પોઇન્ટ P સુધી પહોંચવા જ્યારે સિંગલ વેરિયેબલના કિસ્સામાં અમારી પાસે ફક્ત બે રસ્તા હતા તેથી અમે જમણી બાજુથી લીમીટ અને ડાબી બાજુથી લીમીટ તપાસવા માટે ઉપયોગમાં લેતા હતા અને જો તે બરાબર હોય તો આપણે કહી શકીએ કે લીમીટ અસ્તિત્વમાં છે અને લીમીટ તે વેલ્યુની બરાબર છે અથવા જો તે બે લીમીટ ઓ ભિન્ન હોય તો આપણે કહીશું કે લીમીટ અસ્તિત્વમાં નથી આ સ્થિતિમાં અમારી પાસે અનંત રૂપે કોઈ ચોક્કસ પોઈન્ટ સુધી પહોંચવાની રીતો છે તેથી તે કિસ્સામાં અમુક ચોક્કસ રસ્તોની લીમીટ શોધવાનું મુશ્કેલ છે અને તે કહેતા કે આ લીમીટ છે તેથી જેમ મેં અહીં ટિપ્પણી કરી છે તે નોંધો કે આ x y બે ડાઈમેન્સનલ પ્લેન માં x0 y0 પોઈન્ટ પર જાય છે ત્યાં અસંખ્ય પાથ છે જ્યાં આ પોઈન્ટ x y આ વિશિષ્ટ પોઈન્ટ x0 y0 સાથે જોડાયેલા છે તેથી જો લીમીટ અસ્તિત્વમાં હોય અને તે યુનિક હોય તો લીમીટ બધા રસ્તા માટે સમાન હોવી જોઈએ તેનો અર્થ એ કે કોઈ ચોક્કસ પાથ સાથે પોઇન્ટ P સુધી પહોંચવા અને fx y ફંક્શનની લીમીટ જ્યાં x y x0 y0 પર જાય છે ની શોધ કરીને લીમીટ મેળવી શકાતી નથી જો કે જો લીમીટ પાથ પર આધારીત છે તેથી જો આપણે બે જુદા જુદા રસ્તાઓ સાથે જોશું કે લીમીટ અલગ છે તો પછી ઓછામાં ઓછું આપણે નિષ્કર્ષ કાઢી શકીએ કે લીમીટ અસ્તિત્વમાં નથી પરંતુ તે લીમીટ બે અથવા ઘણાં જુદા જુદા પાથ સાથે મેળવવી તે સમાન હોઇ શકે પરંતુ અમે તે નિષ્કર્ષ ના કરી શકીએ કે તે ચોક્કસ નંબર લીમીટ છે કારણ કે ત્યાં કદાચ અન્ય કેટલાક પાથ હશે જ્યાં લીમીટ જુદી હોઈ શકે તેથી અમે એ નિષ્કર્ષ પર આવ્યા કે અમુક ચોક્કસ પાથ ની લીમીટ શક્ય નથી પરંતુ આપણે શું નિષ્કર્ષ કાઢી શકીએ કે જો આપણને બે જુદા જુદા પાથ મળે છે અને તે માર્ગો સાથે લીમીટ જુદી હોય તો આપણે કહી શકીએ કે લીમીટ અસ્તિત્વમાં નથી તેથી હવે આપણે f x y ના ફંક્શન ની લીમીટ x y અમુક ચોક્કસ પોઈન્ટ સુધી પહોંચવા માટેની કેટલીક શક્યતાઓ શોધીશું ઉદાહરણ તરીકે આ x સ્ક્વેર y ઓવર x4 પ્લસ y સ્ક્વેર ઉદાહરણને ધ્યાનમાં લો અને x y 0 0 પર જાય છે અને સાથે y ની બરાબર x પાથ છે અને બીજું આપણે ફરીથી એ જ ફંકશન લઈશું અને x y 00 સુધી જશે અને સાથે આ પાથ y બરાબર x સ્ક્વેર છે તેથી અમે અહીં આ મૂળ સુધી પહોંચવા માટે બે જુદા જુદા પાથ પસંદ કર્યા છે એક સીધી લીટી y બરાબર x અને બીજી આપણે આ y બરાબર x સ્ક્વેર પાથ ની બરાબર લીધી છે તેથી અહીં આ ફંક્શનની લીમીટ શું હશે જ્યાં આપણે આ 00 પોઈન્ટ સુધી જઈ છીએ સાથે આ y બરાબર x સ્ક્વેર અથવા y બરાબર x છે બે જુદા જુદા પાથ છે તેથી જો આપણે અહીં y ની બરાબર x લઈએ તો આપણે મૂળની નજીક જઈએ છીએ અને આ કિસ્સામાં તેથી જ્યારે y બરાબર x છે તેથી આપણે અહીં x સ્ક્વેર મૂકીશું અને પછી y ફરીથી x હશે તેથી આપણી પાસે અહીં x પાવર 4 પ્લસ x સ્ક્વેર છે અને હવે આપણે આગળ વધીએ જ્યાં x 0 તરફ જાય છે કારણ કે આ પાથ પર હવે આપણે આ y x ની બરાબર છે તેને રોક્યો છે અથવા આપણે અહીં y બરાબર x ને સબસ્ટીટ્યુટ કાર્ય છે તેથી હવે આપણે લઈ શકીએ કે x 0 પર જાય છે આ લીમીટ નું શું થશે તેથી અહીં લીમીટ x 0 પર જાય છે અને આ x સ્ક્વેર છે જેને આપણે રદ કરી શકીએ છીએ તેથી તમારી પાસે હજી x ઓવર x સ્ક્વેર પ્લસ 1 અને તે પછી આ લીમીટ 0 પર જશે તેથી આ સીધી રેખાની સાથે આ પાથ y એ x બરાબર છે જે મૂળની નજીક છે આપણે આ લીમીટ 0 મેળવી શકીએ છીએ હવે જો આપણે y બરાબર x2 લઈએ તેથી આ પાથ સાથે આપણી પાસે આ લીમીટ છે જે લીમીટ x 0 તરફ જાય છે ફરીથી આ પાથ y બરાબર x2 પણ 0 ની નજીક છે પરંતુ આ પેરાબોલિક પાથ સાથે તેથી અહીં આપણી પાસે x બરાબર 0 છે અને x2 y ફરીથી x2 છે તેથી આપણી પાસે x પાવર 4 છે અને y2 એ x પાવર 4 છે તેથી આ કિસ્સામાં આપણે શું અવલોકન કર્યું કે અહીં x પાવર 4 અને તે પછી તમારી પાસે અહીં 2 x પાવર 4 છે તેથી આ લીમીટ માત્ર અડધી હશે તેથી આ પાથ સાથે આપણે અડધી લીમીટ મેળવીએ છીએ સીધી લીટી સાથે y x ની બરાબર છે લીમીટ 0 છે સાથે y બરાબર x2 ત્યારે લીમીટ અડધી છે તેથી હવે આપણે નિષ્કર્ષ કરી શકીએ કે આ લીમીટ x y 0 0 પર જાય છે ત્યારે x2 y ઓવર x 4 પ્લસ y2 અસ્તિત્વમાં નથી આ પ્રકારનું બીજું ઉદાહરણ આપણે લીમીટ x y લઈશું જે 0 1tan છે ઇનવર્સ y ઓવર x તેથી આ કિસ્સામાં આપણે આ xy પ્લેન મેળવી લીધું છે અને આપણે પોઈન્ટ01 ની નજીક પહોંચી રહ્યા છીએ તેથી x 0 y 1 તેથી ક્યાંક અહીં અમે ફરીથી બે પાથ લઈશું અમે આ y ને ફિક્સ કરી શકીએ છીએ અને આપણે આ બે પાથ x અભિગમને આ પોઈન્ટ એ જમણી બાજુથી અથવા ડાબી બાજુથી લઈ જઈશું તેથી આ પાથ સાથે આપણે y ને 1 તરીકે નિશ્ચિત કરીશું અને તે પછી અમે આ બે ચોક્કસ પાથ સાથે આ લીમીટ નું મૂલ્યાંકન કરીશું તેથી જો આ સ્થિતિમાં આપણે y ને 1 બરાબર ફિક્સ કરીએ અને પછી આ બે દિશાઓથી x ને 0 સુધી લઇ જઈએ તેથી જો આપણે ડાબી બાજુથી જઈએ તો x 0 tan ઇન્વર્સ 1 ઓવર x તેથી તમે નોંધ લો કે જો x નેગેટિવ છે તેથી અહીં આ બધી સંખ્યાઓ 1 ઓવર x નેગેટિવ હશે તેથી x ઇન્ફીનીટી તરફ પહોંચે છે આ 1 ઓવર x એ માઇનસ ઇન્ફીનીટી સુધી પહોંચશે તેથી tan ઇન્વર્સ માઇનસ ઇન્ફીનીટી ને માઇનસ પાઇ બાય 2 મળશે એ જ રીતે જો આપણે આ 01 પોઈન્ટની જમણી બાજુથી આ પોઈન્ટનો સંપર્ક કરીશું તો આ કિસ્સામાં આ ઇન્ફીનીટી અને ટેન ઇન્વર્સ ઇન્ફીનીટી બની જશે તેથી આપણે પાઈ બાય 2 લીમીટ મેળવીશું તેથી આ ઉદાહરણમાં ફરીથી જોશું કે બે જુદા જુદા પાથ સાથે આપણી પાસે બે જુદી જુદી લીમીટ છે તેથી આપણે શું નિષ્કર્ષ કાઢી શકીએ કે અહીં આપેલ લીમીટx y 0 1tan ઇન્વર્સ y ઓવર x સુધી જાય છે જે અસ્તિત્વમાં નથી કારણ કે આ લીમીટ પાથ પર આધારીત છે તેથી જો તમે xy ઓવર x2 પ્લસ y2 નું આ ઉદાહરણ લો અને x y 00 પર જાય છે તો આ કિસ્સામાં આપણે મૂળ તરફ જઈ રહ્યા છીએ અને ફંક્શન xy ઓવર x2 પ્લસ y2 છે તેથી અમે એક સામાન્ય પાથ લઈએ છીએ જ્યાં y એ mx ની બરાબર છે તેનો અર્થ અહીં y વિવિધ m સાથે mx ની બરાબર છે તેથી અમે વિવિધ સીધી રેખાઓ સાથે આ પોઈન્ટ પર પહોંચી રહ્યા છીએ તેથી આ સીધી રેખાઓનો સ્લોપ અલગ છે તેથી m કોઈપણ કિંમત લઈ શકે છે અને તે પછી આપણે આ સીધી રેખાઓ સાથે અહીં 00 પોઇન્ટ પર પહોંચી રહ્યા છીએ તેથી આ કિસ્સામાં અહીં આ લીમીટ શું હશે તો y આપણે પહેલાની જેમ સબસ્ટીટ્યુટ કરી શકીએ y એ mx ની બરાબર છે તેથી અહીં આપણી પાસે m x2 હશે અને પછી x2 પ્લસ m2x2 અને x2 રદ થશે અને આપણને m over 1 પ્લસ m2 મળશે તેથી આપણે ફરીથી શું અવલોકન કરીએ છીએ કે m ના જુદા જુદા મૂલ્યો માટે આપણે અલગ અલગ લીમીટ મેળવી રહ્યા છીએ તેથી લીમીટ પાથ પર આધારીત છે અને ફરીથી આ લીમીટ અસ્તિત્વમાં નથી આવી લીમીટની ગણતરી માટે વૈકલ્પિક અભિગમ વિવિધ કોઓર્ડિનેટ સિસ્ટમનો ઉપયોગ કરી શકાય છે અને અમે કાર્ટેસીયન થી પોલર કોઓર્ડિનેટ્સ માં સંકલન પ્રણાલીના ફેરફારનો ઉપયોગ કરી શકીએ છીએ તેથી આ સ્થિતિમાં આપણે તે રૂપાંતર જાણીએ છીએ જે x બરાબર rcos theta અને y બરાબર rsin theta છે તેથી આ કિસ્સામાં આપણે હવે વિવિધ કોઓર્ડિનેટ પ્રણાલી અને પોલર કોઓર્ડિનેટ પર કામ કરીશું તેથી અહીં આ લીમીટx y 0 0xy ઓવર x2 y2 ઉપર જાય છે જે sin theta cos theta દ્વારા આપેલ છે કારણ કે જો આપણે અહીં x બદલીશું તો આપણે rcos theta અને y ને rsin theta તરીકે બદલીશું અને પછી x2 પ્લસ y2 એ r2 બનશે અને અહીં આ લીમીટx y જે 00 તરફ જાય છે તે લીમીટ r ની 0 હશે કારણ કે પોલર કોઓર્ડિનેટ માં હવે આપણી પાસે આ r છે અને આ થેટા છે અને આ r છે તેથી થેટા થી સ્વતંત્ર આપણે જો r થી 0 સુધી જઈશું અમે આ મૂળના ઇન્ફાઇનાઈટ તરફ જઈશું તેથી અહીં આ લીમીટx y 00 સુધી જશે જે આ લીમીટ r 0 પર જશે તેના બરાબર હશે અને r cos theta rsin theta ઓવર r2 અને આ r રદ થાય છે તેથી આપણે આ cos theta અને sin theta મેળવીએ છીએ તેથી અમે ફરીથી અવલોકન કરીએ છીએ કે આ લીમીટ થેટા પર આધાર રાખે છે તેથી જો આપણે કોઈ અલગ એંગ્લ અભિગમ પસંદ કરીએ આ લીમીટ માટે અથવા આ પોઈન્ટ સુધી કોઈ અભિગમ પસંદ કરીએ અહીં મૂળ તરફ તો આ વેલ્યુ અલગ હશે તેથી ફરીથી સમાન પરિસ્થિતિ કે જ્યાં લીમીટ એંગલ થીટા પર આધારિત છે અથવા તે પાથ પર આધારિત છે આપણે કહી શકીએ છીએ કે આ અસ્તિત્વમાં નથી પરંતુ આજના વ્યાખ્યાનમાં આપણે શું અનુભવીશું કે ઘણા સંજોગોમાં કોઓર્ડીનેટ સીસ્ટમ નો આ ફેરફાર ખૂબ મદદરૂપ છે ઉદાહરણ તરીકે અમે આ સમસ્યાને x2 y ઓવર x2 પ્લસ y2 માનીએ છીએ અને જો આપણે કોઓર્ડિનેટ સિસ્ટમ ને પોલરમાં બદલીએ છીએ તો પછી અગાઉના સબસ્ટીટ્યુટ દ્વારા આપણે આ લીમીટને લખી શકીએ છીએ x y 00 તરફ જાય છે x2 y ઓવર x2 y2 બરાબર છે તેથી લીમીટ r ફરીથી 0 પર જાય છે અને x2 તરીકે r2cos સ્ક્વેર થેટા y rsin theta છે અને આપણી પાસે અહીં x2 ફરીથી r2 cos સ્ક્વેર થેટા પ્લસ r2 sin થીટા છે આ r2 બનશે તો આપણી પાસે લિમિટ r છે જે 0 પર જશે તો આ r છે r2 રદ થશે અને પછી આપણી પાસે કોસ સ્ક્વેર થીટા અને સાઈન થેટા છે અને r2 દ્વારા વિભાજીત છે જે પહેલાથી રદ થયેલ છે તો r2 અને પછી અહીં r2 તેથી આ રદ થાય છે અને r 0 પર જાય છે તેથી થેટા થી સ્વતંત્ર આપણે અહીં થીટા ને ફિક્સ કરી રહ્યાં નથી કારણ કે થેટાની વેલ્યુ આપણી પાસે અહીં મર્યાદિત સંખ્યા છે અને પછી r 0 પર જાય છે પછી આ 0 થઈ જશે આ કિસ્સામાં આ લીમીટ અહીં 0 છે તેથી કોઓર્ડીનેટ સિસ્ટમમાં બદલીને મૂલ્યાંકન સરળ હતું અને અમે હવે નિષ્કર્ષ કાઢી શકીએ કે લીમીટ 0 છે આપણે ફરીથી નોંધ્યું છે કે આપણે પાથ નક્કી કર્યો નથી કારણ કે આ લીમીટ અહીં આપણે સ્વતંત્ર રીતે થિટાથી મેળવી તેથી થેટાની કિંમત નક્કી કર્યા વિના આપણી પાસે આ 0 છે તેથી આ લીમીટ કોઈ ખાસ પાથ સાથે નથી આ પાથ થી સ્વતંત્ર છે તેથી તે જ મેં કહ્યું હતું કે આ રીતે કોઓર્ડીનેટ સિસ્ટમમાં ફેરફાર કરવો ખૂબ જ ઉપયોગી છે ઉદાહરણ તરીકે આપણે આ ચોક્કસ કિસ્સામાં જોયું છે કે કોઈ ફરીથી મૂંઝવણમાં મૂકાઈ શકે છે કે y સાથે આ પોઈન્ટ સુધી પહોંચવું જે mx ની બરાબર છે લાઈન પણ 0 તરીકે લીમીટ આપે છે પરંતુ અહીં આપણે પાથ નક્કી કર્યો છે તેથી y એ mx બરાબર છે જ્યાં આ સીધી રેખાઓ 00 પોઈન્ટ સુધી જાય છે તેથી આમ કરવાથી y mx ની બરાબર છે અને આ x ને 0 પર જવા દઈએ છીએ ત્યારે આપણે નિષ્કર્ષ આપી શકતા નથી કે આપેલ સંખ્યા અથવા આપેલ લીમીટ એ ફંક્શનની લીમીટ છે પરંતુ આ કિસ્સામાં કોર્ડીનેટ સિસ્ટમ માં ફેરફાર કરીને તેથી હવે આપણી પાસે એક અલગ કોઓર્ડિનેટ સિસ્ટમ સમકક્ષ કોઓર્ડિનેટ સિસ્ટમ છે જ્યાં આપણે કંઈ પણ નક્કી કર્યું નથી તેથી અહીં જો તે થિટા થી સ્વતંત્ર છે આપણે કોઈ નંબર પર જઈ રહ્યા છીએ તો તે લીમીટ હશે જેને આપણે કેટલાક વધુ ઉદાહરણમાં શોધીશું તેથી થીટા પર કોઈ આધાર નથી આથી આ કિસ્સામાં લીમીટ અસ્તિત્વમાં છે અને લીમીટ 0 ની બરાબર છે તેથી અહીં sin ઇનવર્સ x પ્લસ 2 y અને 3x પ્લસ 6y છે તેથી આ કોઓર્ડીનેટ સિસ્ટમમાં ફેરફાર કર્યા વગરનો બીજો અભિગમ છે આપણે અહીં અવલોકન કરી શકીએ કે આ x પ્લસ 2 y છે અને અહીં પણ આ tan ઇનવર્સ દલીલ ફરીથી વ્યક્ત કરી શકાય છે તે 3 ગુણ્યા x પ્લસ 2 y છે તેથી આપણી પાસે સમાન સંખ્યા x પ્લસ 2 y છે અને અહીં પણ 3 ગુણ્યા x પ્લસ 2 y છે તેથી જો આપણે x પ્લસ 2 y નવા પરિમાણ તરીકે લઈએ નવા વેરીએબલ t તરીકે બદલીએ તો પછી આપણે આ લીમીટને sin ઇનવર્સ માં બદલી શકીએ છીએ તેથી આને t તરીકે બદલી શકાય છે અને પછી tan ઇનવર્સ ત્રણ વખત t અને લીમીટ t એ 0 સુધી જાય છે તેથી પાથને ફીક્ષ કર્યા વિના આ બીજી અનુકૂળ રીત છે તેથી આપણે ફરીથી પાથ ફિક્ષ કરી રહ્યા નથી પરંતુ આપણે આ રીલેશન અહીં x પ્લસ 2 y બદલી નાખ્યો છે જે આ ફંક્શનમાં બધેજ દેખાય છે તેથી અહીં તે x પ્લસ 2 y અને ફરીથી સમાન કાર્ય કરે છે પરંતુ 3 વખત x પ્લસ 2 y સાથે જેને આપણે t દ્વારા બદલી લીધું છે તેથી તે 3 ગણા t બને છે અને હવે આપણે આ સમસ્યાને સિંગલ વેરિયેબલની લીમીટની સમસ્યામાં બદલી છે જેની આપણે ગણતરી કરી શકીએ છીએ તેથી આ કિસ્સામાં તે 0 બાય 0 છે તેથી આપણે એલ'હોસ્પિટલ્સL'Hospitalનો નિયમ લાગુ પાડી શકીએ છીએ જે કહે છે કે આ 1 ઓવર સ્ક્વેર રુટ 1 માઈનસ t2 હશે અને અહી આ 3 થશે અને 1 પ્લસ 9t2 હશે અને પછી લીમીટ t એ 0 પર જશે તેથી આ કિસ્સામાં t એ 0 પર જાય છે તે 1 થશે અને પછી આપણી પાસે અહીં 3 છે તેથી 1 બાય 3 તેથી આ લીમીટ 1 બાય 3 ની હશે તેથી ફરીથી આ એક અન્ય અભિગમ છે જે કેટલાક કિસ્સાઓમાં મદદરૂપ થઈ શકે છે જ્યારે આપણે બે વેરીએબલ્સના ફંકશન્સને એક વેરીએબલમાં બદલી શકીએ તેથી હવે લીમીટ સાથે કામ કરવા અંગેની થોડી ટિપ્પણી તો જો આપણી પાસે શું છે જો લીમીટfx y એ L1અનેx y એ L2 તરીકે x0 પર જાય છે જો આ બે લીમીટ આપવામાં આવી છે તો પછી આપણે આ k ગણા fx y જે k ગણા fx y ની x y તરીકે લીમીટ જેટલી હશે જે x0 y0 પર જાય છે તેથી આ k એક કોન્સન્ટ છે તેથી આ લીમીટ k ગણા L1 હશે ફરીથી જ્યારે આપણે આ fx y અને પ્લ્સ અથવા માઈનસ x y ઉમેરીએ છીએ ત્યારે આપણી પાસે ત્યાં ફાઈનાઈટ ક્વોન્ટીટી L1 અને L2 હોય છે પછી આ લીમીટ પણ L1L2 હશે L1પ્લ્સ અથવા માઈનસ જો તે અહીં પ્લ્સ છે તો પ્લ્સ દેખાશે જો તે અહીં માઈનસ છે તો માઈનસ L2 આવશે હવે આપણી પાસે અહીં બે ફંક્શન fx y નો gx y માં ગુણોતર છે તેથી આ L1 અને L2 નો ગુણોત્તર થશે જો આપણી પાસે g x y ઉપર f x y ભાગાકાર છે આ કિસ્સામાં જોઆ L2 શૂન્ય નથી કારણકે આપણે 0 દ્વારા ભાગાકાર કરી શકતા નથી તેથી જો L2શૂન્ય નથી તો આ લીમીટ પણ L1L2 થશે આપેલ L2 શૂન્ય નથી આ કાર્યકારી નિયમોના કેટલાક વધુ સામાન્યકરણ જ્યારે આપણે ત્યાં ઇન્ફાઈનાઈટ હોય ત્યારે પણ આપણે કાર્ય કરી શકીએ છીએ તેથી જો આ લીમીટ f x y તરીકે x y જે x0 y0 પર જાય છે તે ઇન્ફાઈનાઈટ છે અને અહીં આ gx yની x y તરીકે લીમીટ જે x0 y0 પર જાય છે અને તે ઇન્ફાઈનાઈટ છે તે કિસ્સામાં આપણે આ બે ફંક્શન fxygxy ના ગુણોત્તરની x y તરીકે લીમીટ જે x0 y0 પર જાય છે તેની ગણતરી કરી શકીએ છીએ તેથી ઇન્ફીનીટી અને અહીં પણ આપણી પાસે પ્લસ ઇન્ફીનીટી પ્લસ ઇન્ફીનીટી છે તેથી આ લીમીટ પણ પ્લસ ઇન્ફીનીટી હશે આપણે બે ફંક્શન ઉમેરી શકીશુ અને લીમીટ તરીકેx y જે x0 y0 પર જાય છે અને આ ઇન્ફીનીટી પ્લસ ઇન્ફીનીટી હશે જેને આપણે જાણીએ છીએ કે તે ફરીથી ઇન્ફીનીટી છે તેથી અહીં આપણી પાસે લીમીટ પ્લસ ઇન્ફીનીટી છે અને જેમ x y એ x0 y0 પર જાય છે તેમ g એ માઈનસ ઇન્ફીનીટી પર જાય છે તેથી આ કિસ્સામાં એક માઈનસ ઇન્ફીનીટી છે બીજું એક પ્લસ ઇન્ફીનીટી છે તેથી ગુણોત્તર માઈનસ નીશાની સાથે ફરીથી ઇન્ફાઈનાઈટ બનશે કારણકે અહીં એક નેગેટીવ છે એક પ્લસ છે તેથી પ્લસ અને માઈનસનો ગુણાકાર એ માઇનસ થશે અને પછી અહીં આપણી પાસે ઇન્ફીનીટી છે તેથી આ ઇન્ફીનીટી તરફ પહોંચશે જો આપણી પાસે fx y ઇન્ફીનીટી તરફ જઇ રહ્યો છે અને gx y અમુક ફાઈનાઈટ વાસ્તવિક સંખ્યાની નજીક જઈ રહ્યો છે તો આ કિસ્સામાં આપણે આવી લીમીટ fx y પ્લસ અથવા માઈનસ gx y નું મૂલ્યાંકન કરી શકીએ છીએ કારણકે આ પહેલેથી ઇન્ફીનીટી છે અને પછી આપણી પાસે અહીં gx y એ L ની બરાબર છે તેથી જ્યાં સુધી આ ફાઈનાઈટ સંખ્યા છે ત્યાં સુધી આ સંખ્યા કોઈ પણ હોય તેનો વાંધો નહીં આવે પછી આ લીમીટ ફક્ત ઇન્ફીનીટી હશે બીજું જો આપણી પાસે ઇન્ફીનીટી છે અને પછી આ લીમીટ L પોઝીટીવ છે આ કિસ્સામાં આપણે ગુણોત્તરના નિયમ માટે જઈ શકીએ છીએ તેથી લીમીટ x y એ x0 y0 પર જાય છે અને fx y અને gx y આ ગુણોત્તર સરખો હશે કારણકે આ L પોઝીટીવ છે તેથી નીશાની બદલાશે નહીં અને તે પ્લસ ઇન્ફીનીટી હશે તો અહીં આપણી પાસે fx y જે ઇન્ફીનીટી તરફ જાય છે અને આ gx y જે L કે જે નેગેટીવ સંખ્યા છે તે તરફ જાય છે તે કિસ્સામાં fx y જે ઇન્ફીનીટી તરફ જાય છે ગુણોત્તર ઇન્ફીનીટી પર જશે પરંતુ આ નેગેટીવ L ને લીધે આ માઈનસ ઇન્ફીનીટી તરફ જશે હવે જો fx y ઇન્ફીનીટી તરફ જાય છે અને g x y એક વાસ્તવિક સંખ્યા હોય તો લીમીટ વાસ્તવિક સંખ્યા છે તે કીસ્સામા ભાગાકાર અહીં g x y ઉપર fxy છે તેથી અહીં આfx y ઇન્ફીનીટી તરફ જાય છે અને gx y એક વાસ્તવિક સંખ્યા L હોય તે કીસ્સામાં લીમીટ 0 થશે તેથી આપણે આજે જોયું કે આ લીમીટ આપણે બે વેરીએબલ ના કિસ્સામાં બે લીમીટનું મૂલ્યાંકન કરી શકીએ છીએ પરંતુ આપણે સાવચેત રહેવું જોઈએ કારણકે xy plane માં હવે આપણે ઘણી દિશાઓથી કોઈ ચોક્કસ પોઈંટ તરફ જઈ શકીએ છીએ જ્યારે એક વેરીએબલના કિસ્સામાં આપણી પાસે ડાબી બાજુથી જમણી બાજુની માત્ર બે દિશાઓ હતી પરંતુ હવે આપણી પાસે ઈન્ફીનીટલી ઘણી દિશાઓ છે તેથી કોઈ ચોક્કસ દિશામાં લીમીટની ગણતરી મદદ કરશે નહીં પરંતુ ઓછામાં ઓછી જો આપણે જુદી જુદી લીમીટ ધરાવતી બે દિશાઓ શોધી લઈએ તો નિષ્કર્ષ પર આવી શકીએ કે લીમીટ એ છે કે લીમીટ અસ્તિત્વમાં નથી પરંતુ આપણે આ લીમીટને બે કે ઘણા પાથ સાથે લીમીટનું મૂલ્યાંકન કરીને નિષ્કર્ષ કાઢી શકીએ નહીં પછી ભલે તે લીમીટ કેટલાક પાથ સાથે સમાન હોય તેથી લીમીટની ગણતરી પછી આપણે જે બે અભિગમો જોયા છે તેમાંથી એક પોલાર કો ઓર્ડીનેટ માં બદલાવ તે મદદરૂપ થઈ શકે તે કિસ્સામાં જો r એ 0 તરફ જાય છે ઉદાહરણ તરીકે જો પ્રશ્નમા લીમીટ ઓરીજીન ની નજીક જાય છે તો તે કિસ્સામાં આપણે કહી શકીએ કે જો થીટા થી સ્વતંત્ર રીતે r એ 0 પર જાય છે તો પછી આપણને જે પણ નંબર મળશે તે પાથ પર આધારિત નથી અને તે લીમીટ હશે બીજો અભિગમ જે આપણે જોયું છે કે આપણે ઘણી પરિસ્થિતિમાં સંખ્યાને એક વેરીએબલ સમસ્યામાં રૂપાંતરિત કરી શકીએ છીએ અને તે પછીલીમીટનું તારણ કાઢવા માટે ઉદાહરણ તરીકે એલ હોસ્પિટલL'Hospital નો નિયમ લાગુ કરી શકીએ છીએ તેથી ફરી એક વાર આપણે આગળનાં વ્યાખ્યાનમાં વધુ જોશું કે લીમીટ નું મૂલ્યાંકન કરવા માટે પોલાર કો ઓર્ડીનેટ માં બદલાવ લાવવો મદદરૂપ છે પરંતુ આપણે ફરીથી ખૂબ કાળજી લેવી પડશે કે જ્યારે r એ 0 પર જાય છે તે લીમીટ લેતી વખતે તે ખૂણા થીટા પર આધારિત નથી તેથી જો થીટા થી સ્વતંત્ર રીતે આપણે અમુક સંખ્યા પર જઈ રહ્યા છીએ તો આપણે તે તારણ કાઢી શકીએ કે તે લીમીટ છે પરંતુ જો તે લીમીટ થીટા પર આધારીત છે તો તે ફરીથી પાથ આધારિત લીમીટ છે અને તેથી લીમીટ અસ્તિત્વમાં નથી તેથી આપણે આ મુદ્દાઓ પર વધુ વાત કરીશું કે કોઓર્ડિનેટ સિસ્ટમ ને પોલાર કોઓર્ડીનેટ માં બદલતા શું સમસ્યા આવી શકે છે અને પછી બીજા ઉદાહરણો તેથી આ વ્યાખ્યાનો તૈયાર કરવા માટે આ સંદર્ભો છે અને તમારું ધ્યાન આપવા બદલ આભાર